તો હવે ચાલો જોઈએ કે આપણે આ વિશે શું કરીએ છીએ તેથી આ પ્રકારનું ઇન્ટેગ્રલ જે મેં તમને બતાવ્યું છે તેને ઇમપ્રોપર ઇન્ટેગ્રલ બરાબર કહેવાય છે તેથી આ શ્રેષ્ઠ ઉદાહરણ છે મારી પાસે માઈનસ a થી b સુધીનું ઇન્ટીગ્રેશન છે જે ફૂંકાઈ રહ્યું છે અને કારણ કે ત્યાં એક પોઈન્ટ છે જેની વચ્ચે અનંત પર ફૂંકાય છે આને ઇમપ્રોપર ઇન્ટેગ્રલ કહેવાય છે આ માત્ર વ્યાખ્યા છે તો અમારો અર્થ કેવી રીતે છે કે મેં તમને અગાઉ જે બતાવ્યું હતું તે બંને પ્રકારના ઇમપ્રોપર ઇન્ટેગ્રલસ્ હતા કારણ કે બંને લોગ x અને 1x તેઓ ઉડાડતા હતા તેથી ચિંતા કરશો નહીં અહીં મર્યાદાઓ વિશે ઘણું બધું અગાઉ હું એમાંથી એમાં જતો હતો પરંતુ હું કદાચ ગયો હોત તો હું અગાઉનું ઉદાહરણ લખી શક્યો હોત જેમ કે કંઈક આવું જ થયું જે બરાબર થયું હું તેને વિભાજિત કરીશ બે ભાગો તેથી તમે જવાબ આપવા માટે કે આ ઇન્ટેગ્રલ સંકલિત છે કે વિભિન્ન છે કે નહીં આ ફરીથી ગણતરીમાંથી થોડું પુનરાવર્તન છે તમારે શું કરવું જોઈએ તમારે આને તોડી નાખવું જોઈએ અને શું ત્યાં કોઈ ટર્મ છે જે હું અહીં ચૂકી રહ્યો છું તો ના તે સારું છે હા તેથી હું તેને આ રીતે તોડી નાખું છું અને જો એવું બને કે અને બંને સ્વતંત્ર રીતે 0 સુધી પહોંચે છે અને મર્યાદા અસ્તિત્વમાં છે તો અમે કહીએ છીએ કે ઇન્ટેગ્રલ કન્વર્જન્ટ છે તેથી આને થોડું વધુ કાળજીપૂર્વક સમજવા માટે આપણે શું કરી શકીએ છીએ અમે એક લઈશું અમે કાઉન્ટર લઈશું મારો મતલબ છે કે આપણે કંઈક બીજું કરવા દઈશું ચાલો કરીએ ચાલો આપણે બનાવીએ અને સમાન હોઈએ આ માટે હું શું લખી શકું કે પ્રથમ પદ મને શું આપશે હું અવેજી x y કરી શકું છું તેથી લોગ લેવામાં કોઈ સમસ્યા નથી મારો મતલબ છે કે તે નકારાત્મક સંખ્યાનો લોગ નહીં બને તો શું થશે ખરું કે હું આ બધું કરી શકું છું મારે અહીં શું મળશે તેથી એવું લાગે છે કે આ ઇન્ટેગ્રલ અસ્તિત્વમાં છે પરંતુ શું થયું પ્રથમ વસ્તુ જે મેં કર્યું તે મેં બનાવ્યું જો હું બનાવું તો બંને એક જ દરે 0 પર જઈ રહ્યા છે કારણ કે તે સમાન વેરિયેબલ છે હવે ધારો કે મેં થોડી યુક્તિ રમી છે મેં કહ્યું કે મને નીચે મુજબ કરવા દો તેના બદલે મને આ તરીકે કરવા દો તો મેં શું કર્યું છે મેં ફોન કર્યો છે હું પાછો ગયો છું હવે નજીક આવતા 0 ની નજીક પહોંચી રહ્યું છે જે 0 તરફ વલણ ધરાવે છે તે રીતે ધીમી અથવા ધીમી છે ઝડપથી નજીક આવી રહ્યું છે કારણ કે તેથી અમુક દરે 0 પર જઈ રહ્યું છે અને બમણા દરે બરાબર જઈ રહ્યું છે હવે જ્યારે હું આ ઇન્ટેગ્રલ મૂલ્યાંકન કરું છું ત્યારે મને શું મળે છે તેથી હું મેળવવા જઈ રહ્યો છું તો અહીં શું થયું સમજી ગયો તો શું થયુ તેથી હવે તમે જોશો કે આ વ્યાખ્યાના અર્થની કદર થાય છે જો તે બંને સ્વતંત્ર રીતે 0 સુધી પહોંચે છે અને મર્યાદા અસ્તિત્વમાં છે તો ઇન્ટેગ્રલ કન્વર્જન્ટ છે તેથી અમે જોયું કે જો આ 2 અલગ અલગ દરો પર આવી રહ્યા છે તો તમને આ લોગ અહીં જોવા માટે મળ્યો છે તેવી જ રીતે જો હું કોઈ ટર્મ બનાવું તો મને ત્યાં લોગ 3 મળશે તેથી આ મર્યાદા પોતે બંને તરીકે અસ્તિત્વમાં નથી અને સ્વતંત્ર રીતે નજીક આવી રહી છે તેથી આ ડાયવર્જન્ટ ઇન્ટિગ્રલ ની વ્યાખ્યા છે તમે તેને અન્ય કેસ માટે અજમાવી શકો છો તમને ખબર પડશે કે તે કન્વર્જન્ટ છે અને તેમાં કોઈ સમસ્યા નથી તેથી ઠીક છે પરંતુ 1x માં આ સમસ્યા છે તેથી તે એક અલગ ઇન્ટેગ્રલ છે પરંતુ શું અસ્તિત્વમાં છે આ ટર્મ જ્યારે તેઓ સ્વતંત્ર રીતે સંપર્ક ન કરે ત્યારે યોગ્ય રીતે અસ્તિત્વમાં છે પરંતુ તે જ દરે જ્યારે તેઓ સમાન દરે સંપર્ક કરે છે ત્યારે તે અસ્તિત્વમાં છે તેથી જ્યારે તેઓ સમાન દરે સંપર્ક કરે છે અને મને મળે છે કે મારો મતલબ છે કે મર્યાદા અસ્તિત્વમાં છે તે બરાબર ઉડાડતું નથી તેથી જ્યારે તે આના જેવું હોય તો જો તે આ સ્વરૂપનું હોય અને તે અસ્તિત્વમાં હોય તો તેને ઇન્ટેગ્રલ ઓકેનું કોચી સિદ્ધાંત મૂલ્ય કહેવાય છે તેથી તેના માટે સંકેત PV છે તેથી સારાંશ આપવા માટે મારે અહીં a થી b સેગમેન્ટ કહીએ છીએ અને ત્યાં એક સિંગયુંલારીટી છે જે અહીં બેઠેલી છે અને જે થઈ રહ્યું છે તે છે હું અહીંથી જઈ રહ્યો છું હું સિંગયુંલારીટી ને બરાબર ફટકારી રહ્યો છું તેથી શું થાય છે હું આ ઇન્ટેગ્રલ લખીશ હું તેને લખું છું તો હું આને મુખ્ય મૂલ્ય કહીશ જે આ ઇન્ટેગ્રલ છે અને મેં શું છોડી દીધું છે તેથી મેં આ માં એક ભાગ છોડી દીધો છે તેથી મારે આ સેગમેન્ટ માટે વળતર આપવું પડશે કારણ કે ઇન્ટેગ્રલ a થી b સુધી છે તેથી તેની આસપાસનો રસ્તો એ છે કે મારે કોઈક રીતે કૂદકો મારવાથી સિંગયુંલારીટી ટાળવી પડશે તેની આસપાસ કૂદકો મારવો તે બની જાય છે જેને કહેવાય છે હું લખી શકું છું કે કેટલાક સમોચ્ચ પર એક ઇન્ટેગ્રલ રૂપમાં જે સિંગયુંલારીટી માં ન જાય આ રીતે હું આ લખું છું તેથી આને અવશેષ પણ કહેવામાં આવે છે તે સંપૂર્ણ ઇન્ટેગ્રલ છે હવે અહીં ફરીથી થોડી અસ્પષ્ટતા છે હું આ વિરૂપતા સમોચ્ચ કેવી રીતે પસંદ કરી શકું શું હું તેને આ રીતે પસંદ કરી શક્યો હોત હા હું તેને યોગ્ય રીતે પસંદ કરી શક્યો હોત તેથી અસ્પષ્ટતાનો તે ભાગ ટકી રહે છે કે કેવી રીતે અવશેષોનું મૂલ્યાંકન કરવું તે સમસ્યાનું ભૌતિકશાસ્ત્ર મને કહેશે કે કયા સમોચ્ચને મંજૂરી છે કયો સમોચ્ચ માન્ય નથી તેથી આ કંઈક નવું છે જે તમે અનુભવ્યું છે કે જ્યારે તમે સિંગયુંલારીટી ને ફટકારો છો તો તમારે બે ભાગોમાં ઇન્ટેગ્રલ કરવું પડશે પ્રથમ ભાગ એકવચન વગરનો છે અને તેને સિદ્ધાંત મૂલ્ય કહેવાય છે ઇન્ટેગ્રલ નું કોચી મુખ્ય મૂલ્ય તેથી તેના માટે સંકેત એ છે કે જેમ મેં અહીં લખ્યું છે તમે લખી શકો છો તમે ફક્ત f x dx નું PV લખી શકો છો તેથી જો તમે આ જુઓ છો તો તેનો અર્થ એ છે કે સિંગયુંલારીટી પંચર થઈ ગઈ છે તમે તેનો સમાવેશ કરી રહ્યાં નથી તેના માટે બીજું થોડું ગૂંચવણભર્યું લઘુલિપિ સંકેત છે જે આના જેવું છે ઇન્ટેગ્રલ ચિહ્ન પર એક કટ છે જે કટ તમને જણાવે છે કે સિંગલ સિન્ગુલારિટી ઓકે એસ્કેપ કરવામાં આવી છે તો આ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે તેથી મુખ્ય મૂલ્ય અહીંનો પહેલો ભાગ છે અને બીજો ભાગ અવશેષ ટર્મ હશે જેનું મૂલ્યાંકન કરવા માટે આપણે થોડો વધુ સમય પસાર કરીશું તેથી પછી આગળ વધવું જોઈએ અને ઇન્ટેગ્રલ ની ગણતરી કરવી જોઈએ ચાલો આ ઇન્ટેગ્રલ ગણતરી કરીએ ઠીક છે આપણે ઇન્ટીગ્રેશન પર પહોંચીએ તે પહેલાં આપણે એ જોવાનું છે કે આપણે અત્યારે અમારા ઇન્ટીગ્રેશન સમોચ્ચને કેવી રીતે સંશોધિત કરીએ છીએ તેથી જો તમે આને અહીં જુઓ કાં તો આ અથવા આ કોઈપણ રીતે મારે સિંગયુંલારીટી માંથી છટકી જવું છે તેથી જ્યારે હું જોઈ રહ્યો છું ત્યારે ચાલો આપણે અહીં પ્રથમ સમીકરણ કહીએ તેથી હું તેને 2 વખત દોરીશ તેથી આ મારું પ્રથમ ઇન્ટીગ્રેશન પ્રથમ વોલ્યુમ હતું આ મારું છે અને આ મારું બરાબર છે પ્રથમ સમીકરણ માટે બરાબર હોવું ફરજિયાત છે તેથી ચાલો કહીએ કે આ મારું છે જે મેં હમણાં નક્કી કર્યું છે આ સેગમેન્ટ બનવા માટે સેગમેન્ટ અહીંથી અહીં સુધી નિશ્ચિત છે હું મારું એક સમીકરણ લખવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી r આ સમગ્ર સીમા પર જઈ રહ્યો છે જે મારું સમોચ્ચ ઇન્ટીગ્રેશન છે હવે તે આ સેગમેન્ટમાં આવે છે તેથી તે અહીં ખૂબ જ સારી રીતે પ્રવેશે છે હવે સિંગયુંલારીટી ને હિટ કરે છે કે મારે સમોચ્ચને કઈ રીતે વિકૃત કરવું જોઈએ Above or below વિદ્યાર્થી ઉપર ઉપર કે નીચે વિદ્યાર્થી નીચે તે નીચે જમણે જવું જોઈએ તેથી તે આ રીતે જવું જોઈએ તેથી જ હું ટર્મ નો ઉપયોગ કરું છું તેથી મને કહે છે કે હું અંદર છું તેથી આ તે છે કે તમે આને અહીં ટર્મ ની નજીક તરીકે વિચારી શકો છો તે જ રીતે જ્યાં પણ સ્થાન હોય ત્યાં પણ મારે તેની આસપાસ વાળવું જોઈએ જે અમારી વ્યૂહરચના હશે અને માટે તેથી આ સમીકરણ 1 માટે હતું અને સમીકરણ 2 માટે હું તેને અલગથી દોરું છું તેથી ત્યાં કોઈ મૂંઝવણ નથી ફરીથી આ અહીં મારો સેગમેન્ટ છે અને હું મારા સંકલન વિશે જઈ રહ્યો છું આ હવે બીજા સમીકરણમાં છે જેની સાથે સંબંધ રાખવાની ફરજ પડી છે તેથી શું થશે કે હું આ ઇન્ટીગ્રેશન કેવી રીતે કરી શકું તેથી તે વ્યૂહરચના હશે જેને આપણે ઉકેલીશું તેથી અમે તેને લાવીએ છીએ અમે આ ચર્ચાને અહીં સમાપ્ત કરીશું